સપ્તાહ 8 માં આપનું સ્વાગત છે આ એઆરએમ સાથે એમ્બેડ કરેલા સિસ્ટમ ડિઝાઇન કોર્સ માટેનો અંતિમ અઠવાડિયું છે આ અઠવાડિયામાં અમે એક્સેલેરોમીટર અને આ ઉપકરણ સાથે કરી શકીએ તેવા કેટલાક પ્રયોગો વિશે ચર્ચા કરીશું તેથી પ્રથમ વ્યાખ્યાનમાં હું એક્સેલરોમીટર શું છે તે અને પ્રિન્સીપલ ઓપરેશન શું છે તે વિશે ચર્ચા કરીશ પછીના બીજા બે વ્યાખ્યાનમાં હું પ્રથમ ચર્ચા કરીશ કે આપણે એસટીએમ બોર્ડ સાથે એક્સેલરોમીટરને કેવી રીતે ઇન્ટરફેસ કરી શકીએ અને આપણે ડેટા કેવી રીતે મેળવી શકીએ આ પહેલી વસ્તુ છે જે હું બતાવીશ અને પછી હું તમને કેટલાક પ્રયોગ બતાવીશ જ્યાં ડિવાઇસનું ઑરિએન્ટેશન આપણે શોધી શકીશું ડિવાઇસ સપાટ છે કે નહીં તે વર્ટીકલી ઉભી છે અથવા તે વર્ટીકલી નીચે છે વગેરે તેથી આ થોડીક બાબતો છે જે એક્સેલરોમીટર ને સંબંધિત જોઈશું અને ત્યાં એક વધુ વસ્તુ છે જે આપણે આ અઠવાડિયામાં ધ્યાનમાં લઈશું તે ગેસ સેન્સર સાથેનો પ્રયોગ છે ચાલો હું એક્સીલેરોમીટર વિશે વાત કરું આ વિશેષ વ્યાખ્યાનમાં હું એક્સીલેરોમીટરના પ્રિન્સીપલ ઓપરેશન વિશે ચર્ચા કરીશ અને એક્સીલેરોમીટર કે જેની હું ચર્ચા કરીશ તે એડીએક્સએલ 335 તો એક્સેલરોમીટર શું છે તે એક ડાયનામિક સેન્સર છે જે એક બે અથવા ત્રણ ઓર્થોગોનલ અક્ષો એક્સ વાય અને ઝેડમાં એકસેલરેશનને માપી શકે છે અને સામાન્ય રીતે તેનો ઉપયોગ ત્રણ સ્થિતિઓમાંના એકમાં થાય છે તેનો વેલોસિટી અને પોઝિશનના ઇનેર્ટિયલ મેઝર્મન્ટ તરીકે ઉપયોગ કરી શકાય છે તે ઇન્ક્લીનેશનટિલ્ટ 2 થી 3 ડાઈમેન્શનમાં ઓરિએંટેશન તરીકે ઉપયોગ કરી શકાય છે અથવા વાઈબ્રેશન અથવા ઈમ્પેક્ટ સેન્સર અથવા શોક સેન્સર તરીકે પણ વાપરી શકાય છે વિકસિત થયેલ મોટાભાગના એક્સીલેરોમીટર માઇક્રો ઇલેક્ટ્રો મિકેનિકલ સેન્સર એમઈએમએસ પર આધારિત છે અને આ નાના માસના ડિસ્પ્લેસમેન્ટ પર આધારિત છે જે આઇસીની સિલિકોન સપાટી પર બંધાયેલ છે અને નાના બીમ દ્વારા સસ્પેન્ડ કરવામાં આવે છે જ્યારે આપણે વર્કિંગ પ્રિન્સીપલની ચર્ચા કરીશું ત્યારે અમે આની વધુ તપાસ કરીશું તેથી જેમ જેમ એકસેલરેશનને લાગુ કરવામાં આવે છે તેમ એક બળ વિકસિત થાય છે આપણે જાણીએ છીએ કે પી એમ એફ માસના ડિસ્પ્લેસમેન્ટને કેપેસિટીવ સેન્સિંગ અથવા પાઇઝોઇલેક્ટ્રિક ઇફેક્ટ સેન્સિંગનો ઉપયોગ કરીને માપી શકાય છે તેથી જ્યારે આ ડિસ્પ્લેસમેન્ટ ઓફ માસ તે એક પોઇન્ટથી બીજા પોઇન્ટ પર જાય છે ત્યારે કેપેસિટીવ સેન્સિંગનો ઉપયોગ કરીને અથવા પિઝોઇલેક્ટ્રિક ઇફેક્ટ સેન્સિંગ દ્વારા માપી શકાય છે મૂળરૂપે એ થાય છે તે ત્યાં કેપેસિટીન્સમાં પરિવર્તન આવે છે અથવા ત્યાં વોલ્ટેજનું જનરેશન થાઈ છે જેના દ્વારા તે માપવામાં આવે છે એક્સીલેરોમીટરની મૂળભૂત રચનામાં નિશ્ચિત પ્લેટ અને મૂવિંગ પ્લેટ શામેલ હોય છે અને એકસેલરેશન મુવીંગ માસ ને ડિફલેક્ટ કરે છે અને ડિફરેન્શલ કેપેસિટરને અસંતુલિત કરે છે આ પરિણામે વોલ્ટેજ તરીકે સેન્સર આઉટપુટ મેળવે છે જે એકસેલરેશનના પ્રમાણસર છે મૂળભૂત રીતે તેનો અર્થ શું છે ત્યાં એક મુવીંગ માસ છે જ્યારે કેટલાક એકસેલરેશન કરવામાં આવે છે ત્યારે આ મુવીંગ માસ ને ડિફલેક્ટ કરે છે અને ડિફરેન્શલ કેપેસિટરને અસંતુલિત કરે છે તેથી માસમાં ઈમબેલેન્સ છે એક્સ વાય અને ઝેડ દિશા સાથેના એકસેલરેશનને માપવા દ્વારા ઇન્ક્લીનેશનટિલ્ટની ગણતરી કરવી શક્ય છે તે કેટલું ટિલ્ટેડ છે તે એક્સેલેરોમીટરનો ઉપયોગ કરીને સચોટ રીતે શોધી શકાય છે આ એક્સ વાય અને ઝેડ દિશાઓ સાથેના એકસેલરેશનને મેઝર કરવા થી કરી શકાય છે એક્સ વાય અને ઝેડ અક્ષો સાથે રોટેશનના ખૂણાઓની ગણતરી કરવી પણ શક્ય છે કે જો તે એક્સ અક્ષ સાથે હોય તો તેને રોલ કહેવામાં આવે છે પિચ જો તે વાય અક્ષ સાથે હોય અને યૉ જો તે ઝેડ અક્ષ સાથે હોય અહીં આપણી પાસે આ ફિક્સડ પ્લેટો છે અને અહીં આપણી પાસે મુવીંગ માસ છે અને તમે જોશો કે જ્યારે પણ ત્યાં કોઈ એકસેલરેશન હોય છે ત્યારે ખાસ પીળી વસ્તુ જે ત્યાં છે તે બદલાય છે તેના આધારે આપણે શોધી શકીએ કે તે એક્સ અથવા વાય અથવા ઝેડ દિશા તરફ વધુ ટિલ્ટેડ છે કે નહીં આ એમઇએમએસ મિકેનિઝમ સાથેનો એક્સીલેરોમીટર સેન્સર છે અમે આ પ્રયોગમાં જે એક્સેલરોમીટરનો ઉપયોગ કરીશું તે એડીએક્સએલ 335 છે જ્યાં તમે જોઈ શકો છો કે આ એક્સેલરોમીટરની પિન છે તમારી પાસે આ વીસીસી છે અમારી પાસે આ જીએનડી છે અને અમારી પાસે એક્સ વાય અને ઝેડ કોઓર્ડિનેટ્સ છે તો આ બીજી બાજુથી છે અને આ બીજી બાજુથી છે એડીએક્સએલ 355 એ સિગ્નલ કન્ડિશન વોલ્ટેજ આઉટપુટ સાથેનું એક નાનું પાતળું અને લો પાવર 3 અક્ષીય એક્સેલરોમીટર છે તે મૂળભૂત રીતે શું કરી શકે છે તે ટિલ્ટ સેન્સિંગ એપ્લિકેશન્સમાં ગ્રેવીટીને કારણે મોશનશોક અથવા વાઈબ્રેશનને લીધે ઉતપન્ન થતા ડાયનામિક એકસેલરેશનને કારણે સ્ટેટિક એકસેલરેશનને માપી શકે છે આ એક્સ વાય અને ઝેડ અક્ષોમાં ±3જી ની શ્રેણીની અંદર એકસેલરેશનને માપી શકે છે જ્યારે અમે આને એસટીએમ સાથે કનેક્ટ કરીએ છીએ ત્યારે આપણે જોશું કે આપણે મોટે ભાગે આ એક્સ આઉટવાય આઉટ અને ઝેડ આઉટ વિશે ચિંતિત છીએ તેથી અમે કનેક્ટ કરીશું અમે આ સંકેતોને એનાલોગ પોર્ટથી કનેક્ટ કરીશું આના આઉટપુટ સિગ્નલ કેટલાક એનાલોગ સંકેતો સિવાય કંઈ નથી જે એકસેલરેશનના પ્રમાણસર છે હવેઇન્ટરફેસિંગ એકદમ સીધું છે અમે તેને આર્ડિનોનો ઉપયોગ કરીને બતાવ્યું છે અમે એસટીએમનો ઉપયોગ કરીને પ્રયોગ કર્યો છે આ તે છે જ્યાં તે વીસીસી સાથે જોડાયેલ છે આ જી સાથે જોડાયેલ છે અને આ એક્સવાય અને ઝેડ એ એ1 એ2 અને એ3 પિન સાથે જોડાયેલ છે તેથી આ બધું આ ડિવાઇસ એક્સેલરોમીટર વિશે છે આગળ આપણે એસીટીએમ બોર્ડ સાથે આ એક્સેલરોમીટરને કેવી રીતે કનેક્ટ કરી શકીશું તેની તપાસ કરીશું અમે તમને પહેલાથી જ કનેક્શન બતાવ્યું છે આપણે હવે પછીનાં વ્યાખ્યાનમાં તેની તપાસ કરીશું